અત્યાર સુધી અમે ઓપન લૂપ્સ માં કન્વર્ટર નો અભ્યાસ કરતા હતા અમે બક બુસ્ટ બક કન્વર્ટર બુસ્ટ કન્વર્ટર બક બુસ્ટ કન્વર્ટર ફોરવર્ડ જેવા આઇસોલેટેડ કન્વર્ટર ફ્લાય બેક હાફ બ્રિજ ફુલ બ્રિજ પુશ પુલ અને આવા કન્વર્ટરનો અભ્યાસ કર્યો હતો જ્યાં ઓપન લૂપ ઓપરેશન નું વર્ણન કરવામાં આવ્યું હતું પરંતુ અંતિમ ઉદ્દેશ એ જોવાનો છે કે આઉટપુટ વોલ્ટેજ નું સારી રીતે નિયમન થાય છે એ અર્થમાં કે જો ઇનપુટ વોલ્ટેજ તાપમાનમાં ફેરફાર અથવા લોડ માં પણ ફેરફાર હોય તો આઉટપુટ વોલ્ટેજ Vo ને આ અચળ મૂલ્ય પર રહેવા માટે નિયંત્રિત કરવો પડે છે આ તે ઉદ્દેશ હશે જે આપણે કોઈપણ પ્રકારના પાવર સપ્લાય માટે આપણી સમક્ષ મૂકવા માંગીએ છીએ હવે તે કરવા માટે આપણે આઉટપુટ વોલ્ટેજને નિયંત્રિત કરવા અને પ્રતિસાદ આપવાની જરૂર છે અને નિયંત્રકે ભૂલના આધારે નિર્ણય લેવો જોઈએ અને તે મુજબ ડ્યુટી સાયકલ માં ફેરફાર કરવો જોઈએ જે ખરેખર મોટાભાગના નિયંત્રકો મોટાભાગના DC DC કન્વર્ટર્સ માટે નિયંત્રણ ઇનપુટ છે તેથી આ નિયમન કરવા માટે Vo ને ફેડ બૅક કરવામાં આવે છે અને સંદર્ભ સાથે સરખામણી કરવામાં આવે છે અને નિયંત્રકને પસાર કરવામાં આવે છે જે પ્રોપોર્શનલ અથવા પ્રોપોર્શનલ ઇંટીગ્રલ અથવા PID પ્રોપોર્શનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ્સ પ્રકારનું નિયંત્રક હોઈ શકે છે અને જેનું આઉટપુટ PWM મોડ્યુલેટર પલ્સ વિડ્થ મોડ્યુલેટર અને છેવટે ગેટ ડ્રાઇવ અને કન્ટ્રોલેબલ સ્વીચ ને જાય છે જેનો ઉપયોગ આપણે અત્યાર સુધી લગભગ તમામ ઓપન લૂપ DC DC કન્વર્ટરમાં કર્યો છે તેથી લૂપ બંધ કરતી વખતે આ યોજના હશે તેથી વિડિઓ લેક્ચર ના આ વિભાગમાં હું કન્વર્ટર્સને નજીકથી લૂપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરીશ તેથી હું બક કન્વર્ટર બૂસ્ટ કન્વર્ટર જેવા ઉદાહરણો લઈશ અને નેગેટિવ પ્રતિસાદ રીતે લૂપને બંધ કરવાનો પ્રયાસ કરીશ અને પછી જુઓ કે નિયંત્રક કેવી રીતે કાર્ય કરે છે અને પછી કદાચ આપણે કેટલાક સિમ્યુલેશન ઉદાહરણો જોઈ શકીએ જેથી તમને કેવી રીતે ક્લોઝ લૂપ ઓપરેશન કરવું તે અંગે થોડી પ્રેક્ટિસ મળી શકે DC DC કન્વર્ટર અને સમાન ખ્યાલ સમાન ખ્યાલ આઇસોલેટેડ કન્વર્ટર અને અન્ય DC DC ઓપન લૂપ કન્વર્ટર્સ પર પણ લાગુ કરી શકાય છે જેનો તમે ભવિષ્યમાં સામનો કરી શકો છો ચાલો આપણે બક કન્વર્ટરના ક્લોઝ લૂપ ઓપરેશનની ચર્ચા કરીએ પ્રક્રિયા સમાન છે પછી ભલે તે અન્ય કોઈ પણ પ્રકારના કન્વર્ટર માટે હોય તેથી ચાલો આપણે પહેલા બક કન્વર્ટર સર્કિટ દોરીએ તેથી આપણી પાસે એક ઇનપુટ છે અને ચાલો આપણે કહીએ કે તે હમણાં માટે બેટરી માંથી આવી રહ્યું છે તે રેક્ટિફાયર ના આઉટપુટમાંથી પણ આવી શકે છે અને ચાલો આપણે કહીએ કે મારી પાસે સ્વીચ છે હવે આ સ્વીચ જે હું BJT તરીકે બતાવી રહ્યો છું તે IGBT અથવા MOSFET પણ હોઈ શકે છે અને મારી પાસે આ ડાયોડ છે અને ત્યારબાદ આઉટપુટ ફિલ્ટર સર્કિટ આવે છે જે ઇંડક્ટર અને કેપેસિટર સંયોજન છે હવે તમે બક કન્વર્ટર સર્કિટથી ખૂબ જ સારી રીતે પરિચિત છો હવે આ બક કન્વર્ટર સર્કિટ છે આ Ro છે અને તેનો વોલ્ટેજ Vo છે અને ચાલો આપણે કહીએ કે અમે ટ્રાન્ઝિસ્ટર ના બેઝ ને ગેટ ડ્રાઇવ આપી રહ્યા છીએ અને અમને ખ્યાલ આવશે આપણે આઉટપુટ વોલ્ટેજને સમજવાની જરૂર છે તેથી આને તમે સેન્સ વેરિયેબલ કહો છો અને આ કંટ્રોલ વેરિયેબલ અથવા તો કન્ટ્રોલ ઇનપુટ પણ છે અહીં કન્ટ્રોલ ઇનપુટમાં Dમાં વિવિધતા છે ડ્યુટી સાયકલમાં વિવિધતા તેથી ચાલો આપણે સમજીએ કે આઉટપુટ તેને યોગ્ય સર્કિટરીમાંથી પસાર કરે છે તેથી ચાલો આપણે કહીએ કે આપણે યોગ્ય રીતે વિસ્તૃત અથવા ક્ષતિગ્રસ્ત અનુભવીએ છીએ અને તેને તફાવત એમ્પ્લીફાયર પર તુલનાત્મક પાસે લાવ્યા છીએ તેથી અહીં ચાલો આપણે Vo સંદર્ભ સેટ કરીએ આ તે છે જે ઇચ્છિત Vo સંદર્ભ છે શું ઇચ્છિત છે અને આપણે પ્રતિસાદ Vo પ્રતિસાદ મૂલ્યને Vo સંદર્ભ મૂલ્ય સાથે સરખાવવાની જરૂર છે અને તફાવત ભૂલ E આપે છે અને ભૂલ સંદર્ભ સમય 0700 નિયંત્રકને આપવામાં આવે છે હવે આ નિયંત્રક છે જે P PI અથવા PID હોઈ શકે છે અને ઘણા કિસ્સાઓમાં તે પ્રોપોર્શનલ ઇંટીગ્રલ નિયંત્રક હોઈ શકે છે અને આ PI નિયંત્રકના આઉટપુટને ત્રિકોણ વાહક સાથે સરખાવવામાં આવે છે હવે આ ત્રિકોણ વાહક છે જે વાસ્તવમાં કન્વર્ટરની સ્વિચિંગ ફ્રિક્વન્સી નક્કી કરે છે અને વ્યાખ્યાયિત કરે છે અને આ Vc એ સરખામણી સિગ્નલ છે ચાલો આપણે કહીએ કે આ Vc કન્ટ્રોલ વોલ્ટેજ છે તે ત્રિકોણની સરખામણી સિગ્નલ છે અને જે મોડ્યુલેશન ઉત્પન્ન કરશે PW મોડ્યુલેશન તેથી આ ખરેખર તમારી PWM સર્કિટરી છે જે ગેટ ડ્રાઇવ સર્કિટરી ગેટ અથવા બેઝ ડ્રાઇવમાંથી પસાર થશે અને પાવર સેમિકન્ડક્ટર સ્વિચના ગેટ અથવા બેઝને આપવામાં આવશે તેથી બ્લોક શ્કેમેટિક રીતે આ રીતે બંધ લૂપ સિસ્ટમ જેવી દેખાય છે જેથી અહીં સિસ્ટમ નો વાદળી ભાગ આ પાના પર આ બધો જ વાદળી ભાગ ઓપન લૂપ સિસ્ટમ છે અને તેના માટે વાદળી ભાગમાં અમે જોયું કે તમે કન્ટ્રોલ Vc ને સતત વોલ્ટેજ તરીકે આપ્યો છે તેની સરખામણી રેમ્પ સાથે કરી છે અને તે જ PW મોડ્યુલ હતું PWM જનરેશન ગેટ ડ્રાઇવની તુલના કરો અને પાવર સેમીકન્ડક્ટર સ્વીચ માટે તેને સ્વીચ ઓન અને ઓફ કન્ડિશન તરીકે અને બાકીના તમામ બ્લુ ભાગ અથવા પાવર સર્કિટના ભાગને આપે છે તેથી Vc કોન્સ્ટન્ટ અને પાવર કમ્પોનન્ટ્સ સાથે આ તમામ ભાગ ઓપન લૂપ સિસ્ટમ બનાવે છે અને હવે અમે જે ઉમેર્યું છે તે એક સેન્સ સર્કિટરી છે જે આઉટપુટ વોલ્ટેજને માપવું જોઈએ જેને યોગ્ય રીતે વિસ્તૃત અથવા ક્ષતિગ્રસ્ત કરવાની જરૂર છે અને પછી ફિલ્ટર કરવામાં આવે છે અને પછી તુલનાત્મકને આપવામાં આવે છે જે ફીડબેક સિગ્નલ ને સંદર્ભ સિગ્નલ સાથે સરખાવે છે આ ખરેખર એક નિશ્ચિત બિંદુ છે આ અમારું ઇચ્છિત મૂલ્ય છે જે Vo આખરે હોવું જોઈએ તેની સાથે તુલના કરવામાં આવે છે અને ભૂલ સિગ્નલ ઉત્પન્ન થાય છે જેથી સેટ પોઇન્ટ સંદર્ભ મૂલ્ય અને પ્રતિસાદ મૂલ્ય વચ્ચેનો તફાવત ભૂલ નિયંત્રકને આપેલ છે અને નિયંત્રક આઉટપુટ પેદા કરશે આઉટપુટને નિયંત્રિત કરશે કે જે Vc છે આને ત્રિકોણાકાર વાહક સાથે સરખાવવામાં આવે છે PWM ઉત્પન્ન કરે છે અને ટ્રાન્ઝિસ્ટરને ભૂલ અનુસાર ચાલુ અને બંધ કરે છે એવી રીતે કે અહીં ભૂલ શૂન્ય થઈ જાય એકવાર અહીં ભૂલ શૂન્ય થઈ જાય પછી Vo પ્રતિસાદ અને Vo સંદર્ભ સમાન હોય છે અને પછી આપણે કહી શકીએ કે આઉટપુટ અહીં Vinમાં થતા ફેરફારોને અનુલક્ષીને સતત નિયંત્રિત થાય છે તાપમાનમાં ફેરફાર અથવા ભારમાં પણ ફેરફાર થાય છે તેથી આ અમારો ઉદ્દેશ છે અને નિયંત્રણ પ્રણાલી આ રીતે દેખાશે પછીથી કદાચ તમે શું કરી શકો છો તે છે તમે પાવર સર્કિટના આ વાદળી ભાગને વિવિધ DC DC કન્વર્ટર દ્વારા બદલી શકો છો તમે બૂસ્ટ કન્વર્ટર સાથે કનેક્ટ કરી શકો છો તમે આને બક બુસ્ટ કન્વર્ટર સાથે બદલી શકો છો પરંતુ યોગ્ય રીતે ચોક્કસ પાવર સેમીકન્ડક્ટર ડિવાઇસ ને કંટ્રોલ ઇનપુટ આપો છો અને તે ચોક્કસ પોઝિશન છે જેથી તે ચોક્કસ કન્વર્ટરને ચાલુ અને બંધ કરવાનું કામ કરશે અને સિંગલ પોલ ડબલ થ્રો સ્વિચ તરીકે કાર્ય કરશે અને તે જ રીતે તમે પણ કરી શકો છો તેને ફોરવર્ડ ફ્લાય બેક કન્વર્ટર અને અન્ય પ્રકારના કન્વર્ટર જેવા અલગ કન્વર્ટરને આપે છે હવે ચાલો આપણે સિમ્યુલેશન પર જઈએ તે પહેલાં આ નિયંત્રક પાસાને થોડું વધારે તપાસીએ હવે નિયંત્રકને ધ્યાનમાં લો અને ચાલો આપણે આ 3 વેરિયેબલ e Vc અને નિયંત્રકના ગેઇન પર ધ્યાન કેન્દ્રિત કરીએ મેં PI સૂચવ્યું છે એક પ્રોપોર્શનલ ઇંટીગ્રલ નિયંત્રક પરંતુ મને આને ભૂંસી નાખવા દો અને તેને સામાન્ય ગેઇન k દ્વારા બદલવા દો તેથી ચાલો હું અહીં મૂલ્ય k મૂકું તેથી હવે આ નિયંત્રકનો ગેઇન છે અને ચાલો આપણે આ 3 વેરિયેબલ e k અને Vc ની રમતને જોવાનો પ્રયાસ કરીએ e એ નિયંત્રક માટે ભૂલ ઇનપુટ છે Vc એ કંટ્રોલ આઉટપુટ વોલ્ટેજ છે તેથી તેઓ આ રીતે સંબંધિત છે e ભૂલ Vck ની બરાબર છે હવે સીધો સંબંધ હવે ક્યારે e 0 છે હવે આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે જેનો આપણે જવાબ આપવાની જરૂર છે ચાલો આપણે કહીએ કે જ્યારે e બરાબર શૂન્ય હોય હવે સમીકરણને જોતા e એ 0 છે ક્યાંતો પ્રથમ કિસ્સા Vc 0 અથવા બીજો કિસ્સો k અનંત તરફ વલણ ધરાવે છે હવે ચાલો આપણે પહેલો કિસ્સો લઈએ જો Vc 0 નો અર્થ શું છે કે હું તેને આ બિંદુએ ગ્રાઉન્ડિંગ કરી રહ્યો છું તો આ બિંદુને આધાર આપવામાં આવ્યો છે હવે જે ક્ષણે તમે તે બિંદુને ગ્રાઉન્ડ કરો છો તેનો અર્થ એ છે કે આ બધા નિયંત્રક મૂકવાનો કોઈ અર્થ નથી જેમ કે ઓપન લૂપ ઓપરેશનમાં જ્યાં આપણે Vc ને વોલ્ટેજનું એક નિશ્ચિત મૂલ્ય આપ્યું હતું આ એક ઓપન લૂપ ઓપરેશન બની જાય છે આખી સર્કિટ ઓપન લૂપમાં હોય છે તો પછી ક્લોઝ લૂપ કરવાનો અર્થ શું છે તેથી ક્લોઝ લૂપ ઓપરેશન્સ અસ્તિત્વમાં નથી તેથી અમે Vc ને 0 તરીકે બનાવી શકતા નથી તો ચાલો આપણે બીજા વિકલ્પ પર જઈએ જે ઇન્ફિનિટી તરફ વળે છે જો k ઇન્ફિનિટી છે તો Vc નું મૂલ્ય જે પણ હોઈ શકે છે ઇન્ફિનિટી દ્વારા વિભાજિત Vc મને 0 એરર આપશે તેથી PI નિયંત્રકના કિસ્સામાં PI નિયંત્રકને એક ગેઇન કે જે ઇન્ફિનિટી છે કારણ કે સિસ્ટમ d c પરિસ્થિતિ અથવા સ્થિર પરિસ્થિતિ તરફ ધ્યાન આપે છે ચાલો હું ઉદાહરણ તરીકે પ્રથમ તબક્કો લઉં I ના કિસ્સામાં આ ઓમેગા વર્સિસ ઓમેગા છે અને ચાલો આપણે કહીએ કે આ dB છે dBમાં ગેઇન મેળવો dB માં I નો ગેઇન તો ચાલો આપણે પહેલાં I લઈએ I શું છું I ઇંટીગ્રલ છેઅને ચાલો આપણે કશું જ ન કહીએ પરંતુ 1s તેથી 1s એ બીજું કશું જ નથી પરંતુ એક બોડ પ્લોટ છે જે દર ડેકેડ એ 20 dB પર જાય છે અને ω 0 પરનું મૂલ્ય શું છે ω 0 પર અહીં ગેઇન અનંત છે તેથી જો તમે ઇંટીગ્રલ હોવ તો ગેઇન સ્થિર ક્ષેત્રમાં છે જેનો અર્થ છે કે ભૂલ 0 છે તેથી એક સંકલનકાર તમને 0 સ્થિર સ્થિતિ ભૂલ પ્રાપ્ત કરવા માટેનું સાધન પ્રદાન કરશે કારણ કે Vc નું મૂલ્ય ગમે તે હોય તે અનંત ગેઇનને કારણે ભૂલ એ ૦ ની બરાબર છે કારણ કે અનંત દ્વારા Vc એ ૦ હશે તેથી જો તમે સ્કેલર સ્કેલિંગ વેલ્યુ Ki તરીકે મૂકો છો તો પછી મૂળભૂત રીતે જે થાય છે તે Ki પર આધાર રાખે છે 1 કરતા વધારે અથવા 1 ગેઇન અથવા ક્ષતિકરણ કરતા ઓછું છે તો તમે વિવિધ સમાંતર પસંદ કરશો જે બેન્ડ વિડ્થ ને બદલશે તેથી જો તમારી પાસે પ્રતિભાવની આ ગતિ પર નિયંત્રણનું માપ હોય તો Ki એ એક પાસું છે તો ચાલો આપણે કહીએ કે આને ફેશન માં જવા દેવાને બદલે આ રીતે આ બિંદુએ ક્યાંક મેં તેને સપાટ કરવાનો પ્રયત્ન કર્યો પછી ઓમેગાના મૂળની ઉચ્ચ ફ્રિક્વન્સી માં મારી પાસે થોડો વધુ ફાયદો છે અને આ મારી ગતિશીલતામાં સુધારો કરી શકે છે જેનો અર્થ એ છે કે જો તમારે વળાંકને સપાટ કરવો હોય તો મારી ઇંટીગ્રલ ક્રિયા અહીં છે ઇન્ટિગ્રેટર અને આ સમયે તમે તેને આકાર આપવા માંગો છો તમે ગેઇન વળાંકને દર ડેકેડએ માઇનસ 20 dB પર જવા દેવાને બદલે આ રીતે આકાર આપવા માંગો છો તમે તેને દર ડેકેડમાં 0 dB બનાવો છો તેનો અર્થ શું છે તમે અહીં શૂન્ય મૂકી રહ્યા છો તમે આ બિંદુએ શૂન્યનો પરિચય આપો છો તેથી ચાલો આપણે કહીએ કે હું એક પ્રોપોર્શનલ ભાગ Kp રજૂ કરું છું અને તમે તેને ઇંટીગ્રલ ભાગમાં ઉમેરો છો હવે બીજું આ e છે અને આ Vc છે તેથી Vc અને e વચ્ચે ટ્રાન્સફર ફંક્શન શું છે હવે આ Kp Ki s Kp s Ki છે વધુ સરળીકરણ કરતા હું Kp s Ki Kp s કહીશ તેથી ફક્ત પ્રોપોર્શનલ ગેઇન રજૂ કરીને તમે હવે શૂન્ય રજૂ કર્યું છે જે s ની બરાબર છે Ki by Kp તેથી આ KiKp ગુણોત્તર પર s ω અનુરૂપ તમારી પાસે 0 છે અને જેણે આ વળાંકને સપાટ કરી દીધો છે અને પછી તમને વધારાની હાઇ ફ્રિક્વન્સી ગેઇન મળ્યો છે જે ક્ષણિક પ્રતિભાવને વધુ સારી રીતે સુધારશે થોડું વધારે સારું તેથી આ PI નિયંત્રકનું માળખું છે જ્યારે ફ્રિક્વન્સી ડોમેઇન માંથી જોવામાં આવે છે અને તમે જુઓ છો કે PI નિયંત્રક DC પર અનંત મૂલ્ય અથવા અનંત સ્થિર સ્થિતિ ગેઇન ધરાવવાની ક્ષમતા ધરાવે છે અને તે અનંત અભ્યાસ સ્ટેટ ગેઇનને કારણે PI નિયંત્રક શૂન્ય સ્થિર સ્થિતિ ભૂલ આપવા માટે સક્ષમ છે અપૂર્ણાંક પ્રતિભાવને સુધારવા માટે તમે Dને ઘણું ઊંચું ઉમેરી શકો છો પરંતુ મોટાભાગે તેની જરૂર હોતી નથી તેથી તમારી પાસે PID નિયંત્રક હોવું જરૂરી નથી મોટાભાગના કિસ્સાઓ PI નિયંત્રક પૂરતા છે જ્યારે તમે D ઉમેર્યું હોય ત્યારે સાવચેત રહો કારણ કે તમે ગેઇનમાં વધારો કરી રહ્યા છો અને તમે ખૂબ નોઇઝી ઉચ્ચ ફ્રિક્વન્સી ઝોન માં ડેરિવેટિવ ઘટક રજૂ કરી રહ્યા છો અને તે અવાજને વધારી શકે છે તેથી તમારે D અથવા ડેરિવેટિવ્ઝ રજૂ કરતી વખતે રજૂ કરીને ખૂબ કાળજી લેવી પડશે તેથી આ PI નો ખ્યાલ છે તેથી પાછલા પૃષ્ઠ પર પાછા જઈએ તો હવે હું આ સામાન્ય k ને ભૂંસી નાખીશ અને કહીશ કે હું અહીં એક PI મૂકવા માંગુ છું કારણ કે PI મને k નું મૂલ્ય આપશે જે DC ખાતે અનંત મૂલ્યના અનંત ગેઇનની બરાબર છે તેથી ભૂલનું સ્થિર સ્થિતિ મૂલ્ય 0 ની બરાબર હશે તેથી મોટાભાગના નિયંત્રકો માટે PI ટોપોલોજી થી શરૂઆત કરવી અને પછી તેને ત્યાંથી લઈ જઈને ટ્યુન કરીને ત્યાંથી લઈ જવી અને ત્યાંથી લઈ જવી એ એક સારી પ્રથા છે